અત્યાર સુધી આપણે એલિમેન્ટો ના સમાંતર અથવા તો શ્રેણી જોડાણ પર ધ્યાન આપ્યું છે આપણે વિવિધ પ્રકારના અવરોધ ના શ્રેણીબદ્ધ જોડાણ અથવા તો વોલ્ટેજ સ્ત્રોત ના શ્રેણીબદ્ધ જોડાણ અને બીજુ ઘણુ બધુ જોયુ છે પરંતુ હવે આપણે વિભિન્ન એલિમેન્ટોના શ્રેણી અથવા સમાંતર ના સંયોજન ને જોઇશુ હું આ દરેક સંયોજન માટે નહીં કરું પરંતુ આપણે તે થોડા એલિમેન્ટો માટે કરીશું જેમાં કેટલાક રસપ્રદ ગુણધર્મો છે તેથી ચાલો પહેલા કોઈ એલિમેન્ટ અને પ્રવાહ સ્રોતના શ્રેણીના સંયોજન પર ધ્યાન આપીએ મારી પાસે કોઈપણ એલિમેન્ટ હોઈ શકે છે તે એક રેઝિસ્ટર ઇન્ડક્ટર વોલ્ટેજ સ્ત્રોત હોઈ શકે છે અને શ્રેણીમાં આપણી પાસે ચોક્કસ પ્રવાહ I છે હવે આ સંયોજન છે જેનો હું વિચાર કરી રહ્યો છું તેથી સ્પષ્ટપણે જો તમે આને કેટલાક સર્કિટ સાથે જોડો છો તો આપણે જાણીએ છીએ કે કિર્ચહોફના પ્રવાહ ના કાયદાને કારણે સર્કિટ માંથી વહેતો પ્રવાહ I આની બરાબર હોવો જોઈએ તેથી આ મુખ્ય સ્લોટ શ્રેણી સંયોજન કોઈપણ એલિમેન્ટ અને પ્રવાહ સ્રોત ની સમાન છે તેથી આ પ્રવાહ સ્ત્રોત નું મૂલ્ય હું પછી સ્પષ્ટ કરીશ તેનો અર્થ એ છે કે પ્રવાહ I અહીંથી ત્યાં વહી રહ્યો છે અને તે આ પ્ર્વાહ સ્રોતમાંથી જે વોલ્ટેજ છે તેનાથી તે સ્વતંત્ર છે તે જ રીતે તે સમગ્ર વોલ્ટેજ થી સ્વતંત્ર રહેશે આ આખું સંયોજન કારણ કે સમગ્ર સંયોજનમાં નો વોલ્ટેજ એ પ્રવાહ સ્રોતમાંથી વોલ્ટેજ સિવાય કંઈ નથી જે આ એલિમેન્ટ માં ના વોલ્ટેજ વત્તા કંઈપણ હોઈ શકે છે તેથી પરિણામ એ પ્રવાહ સ્ત્રોત પણ છે જે પ્રવાહ I ને તેની આજુબાજુના વોલ્ટેજને ધ્યાનમાં લીધા વિના આ દિશામાં પ્રવાહ કરવા દબાણ કરે છે તેથી પ્ર્વાહ સ્ત્રોતનું શ્રેણીબદ્ધ સંયોજન અને વોલ્ટેજ સ્ત્રોત સહિતના કોઈપણ ઘટક પ્રવાહ સ્ત્રોત છે તેથી આનો અર્થ એ કે જો તમારી પાસે વોલ્ટેજ સ્ત્રોત અને શ્રેણીમાં પ્રવાહ સ્ત્રોત છે તો ચાલો આપણે કહી શકીએ કે આની કેટલીક કિંમત V નથી અને આનું કેટલુક મૂલ્ય છે જે પૂરેપૂરું નથી તે I પ્રવાહ સ્ત્રોત ની સમકક્ષ છે આ સંપૂર્ણ કાનૂની જોડાણ છે પ્ર્વાહ સ્ત્રોતમાંથી વોલ્ટેજ કંઈપણ હોઈ શકે છે વોલ્ટેજ સ્ત્રોત દ્વારા પ્રવાહ I કંઈપણ હોઈ શકે છે એ જ રીતે આપણે વોલ્ટેજ સ્ત્રોત અને તત્ત્વના સમાંતર સંયોજન ને ધ્યાનમાં લઈશું જણાવી દઈએ કે આ વોલ્ટેજ સ્ત્રોતમાં V વેલ્યુ નથી અને અમે તેની આજુબાજુ કોઈ પણ એલિમેન્ટ ને કનેક્ટ કરી શકીએ છીએ આપણે જાણીએ છીએ કે આ તરફ આપણી પાસે V વોલ્ટેજ જેટલું વોલ્ટેજ હશે અને તે તેના દ્વારા જે પ્રવાહ વહે છે તે ધ્યાનમાં લીધા વિના હશે કારણ કે વોલ્ટેજ સ્ત્રોત દ્વારા પ્ર્વાહ કંઈપણ હોઈ શકે છે અને આ પ્રવાહ વોલ્ટેજ સ્ત્રોત દ્વારા પ્રવાહ અને એલિમેન્ટ મા વહેતા પ્રવાહ સિવાય બીજું કંઈ નથી તે કંઈપણ હોઈ શકે છે તેથી વોલ્ટેજ સ્ત્રોત અને એક એલિમેન્ટનું સમાંતર સંયોજન ફક્ત તે જ વોલ્ટેજ સ્રોત V0 ની સમકક્ષ છે તેથી આ એલિમેન્ટ કંઈપણ હોઈ શકે છે તે રેઝિસ્ટર હોઈ શકે છે તે ઇન્ડક્ટર હોઈ શકે છે તે કેપેસીટર હોઈ શકે છે તે રેઝિસ્ટર હોઈ શકે છે તે પ્રવાહ સ્ત્રોત હોઈ શકે છે તેથી સમાંતર સંયોજન ફક્ત વોલ્ટેજ સ્ત્રોત ની સમકક્ષ છે